તમે જાણો છો કે આ ક્લાસમાં આપણે J ઇન્ટિગ્રલને લગતા ખ્યાલોની ચર્ચા કરીશું J ઇન્ટિગ્રલ લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં ઉપયોગ શોધી કાઢે છે તે નોન લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં ઉપયોગી પેરામીટર છે અને આ કન્સેપ્ટ્સ ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ માટે વિસ્તૃત કરવામાં આવી છે તેથી આપણે આ બધા પાસાઓને આ પ્રકરણના ભાગ સ્વરૂપે જોઈશું અને તમારે ખરેખર જે જોવાનું રહેશે તે એ છે કે ક્રેક ટિપ ઉપર મર્યાદિત પ્લાસ્ટિસિટી LEFM માં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને તેની સાથે તમે વિવિધ સમસ્યાઓ સોલ્વ કરી શકો છો તેથી એક ફાયદો છે તમારે એ સમજવાનું ખુબજ જરૂર હતું કે ક્રેક પડેલું સ્ટ્રક્ચર કેવું વર્તન કરશે તમે તેને તરત જ વિવિધ સમસ્યાઓ ઉપર એપ્લાય કરી શકો છો અને બીજો મુદ્દો જે તમારે નોંધવો પડશે તે એ છે કે ખાસ કરીને ફેટિગની સમસ્યાઓ માટે એપ્લાય કરવામાં આવેલો લોડ સામાન્ય રીતે ઉપજ સ્ટ્રેસીસના 30 ટકા કરતા ઓછો હોય છે તેથી તમે એવા સ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છો જે ઉપજના સ્ટ્રેસીસથી ઘણા નીચે લોડ કરવામાં આવે છે અને તમે તમારું ધ્યાન હાઈ સ્ટ્રેન્થ એલોયસ ઉપર મર્યાદિત કરી રહ્યા છો અને LEFM પૂરતું હતું અને આ શક્ય હતું કારણ કે ક્રેક ટીપ ઉપર તમારી પાસે ફક્ત મર્યાદિત પ્લાસ્ટિસિટી હતી તમે જાણો છો કે જેમ જેમ ડિઝાઇનની જરૂરિયાતો વિસ્તૃત થતી ગઈ તેમ તેમ આ પ્રકારનું એનાલિસીસ પૂરતું હોવાનું જણાયું નથી તેથી જ્યારે તમારી પાસે જીઓમેટ્રી અને લોડિંગનું અલગ સંયોજન હોય ત્યારે તે પ્લાસ્ટિક ઝોનના વિસ્તરણ તરફ દોરી શકે છે તેથી પ્લાસ્ટિક ઝોન મર્યાદિત નથી તેથી આવી એપ્લિકેશનોમાં લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ પૂરતું નથી તેથી તમારે નવી પદ્ધતિઓ શોધવી પડશે અને ઇચ્છા ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સને ધ્યાનમાં લેવાની હતી અને મુશ્કેલી શું હતી સખત પ્લાસ્ટિસિટી થિયરીનો સમાવેશ કરતો સીધો અભિગમ પ્રપંચી સાબિત થયો છે જુઓ જો તમે પ્લાસ્ટિસિટી લિટરેચર જુઓ તો તે ખૂબ જ મેથમેટિકલી ઓરિએન્ટેડ છે અને પરંપરાગત સમસ્યાઓમાં પણ લોકો અમુક પ્રકારની ડિઝાઇન અભિગમનો ઉપયોગ કરે છે કારણ કે તમારે કોઈપણ પ્લાસ્ટિસિટીની સમસ્યામાં લોડિંગ ઇતિહાસનો ટ્રેક રાખવો પડશે તેથી જો તમે એક સખત પ્લાસ્ટિસિટી થિયરી રાખવા માંગતા હોવ જે એકદમ અનુકૂળ ન હતી અને લોકો જોઈ રહ્યા હતા તો વૈકલ્પિક અભિગમો કયા છે અને તે અભિગમોમાં તમે ખરેખર જે કરવા માંગો છો તે એ છે કે તમે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સથી સંબંધિત ખ્યાલો શીખી ચૂક્યા છો ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ માટે આ ખ્યાલોને કેવી રીતે સુધારી અને અનુકૂળ કરી શકાય તેથી તમે જે જોશો તે એ છે કે જેમ આપણે એનર્જી રિલીઝ રેટ તરફ જોયું છે આપણે એનર્જી રિલીઝ રેટ તરફ પણ ધ્યાન આપીશું અને આપણે R કર્વ તરફ જોયું છે આપણે અહીં J કર્વ પણ જોઈશું તેથી તમે LEFM માં જે કર્યું છે તેમાં સમાનતા છે ત્યાં તમને ફ્રેક્ચરની મજબૂતી હતી KIC નક્કી કરવી પડશે એવી જ રીતે અહીં તમે શોધી કાઢશો કે JIC નક્કી કરવું પડશે આમ આમાં એકરૂપતા છે પરંતુ તમારે કેટલાક અંદાજોમાંથી પસાર થવાની જરૂર છે તેથી આપણે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં પ્રવેશતા પહેલા આપણે J ઇન્ટિગ્રલ શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું આવી રીતે જ આપણે આગળ વધવાના છીએ અને જો તમે લીટરેચર ઉપર નજર નાખો તો J ઇન્ટિગ્રલનો શ્રેય J Rice ને આપવામાં આવે છે અને ઐતિહાસિક રીતે જો તમે COD અથવા CTOD ના ખ્યાલ ઉપર નજર નાખો તો J અરાઉન્ડ 1961 કરતા પહેલા વિકસિત કરવામાં આવી છે વેલ્સ અને કોટ્રેલે પ્લાસ્ટિસિટીના મોટા ઝોનને લગતી સમસ્યાઓ માટે કેવી રીતે જવાબદાર બનવું તે જણાવ્યું છે કારણ કે LEFM ખૂબ નાના પ્લાસ્ટિક ઝોનમાં મર્યાદિત હતું તેથી લોકોને મટિરિયલ્સમાં ફ્રેક્ચર મિકેનિક્સની કન્સેપ્ટ્સ વિકસાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી જેમાં પ્લાસ્ટિક ઝોનનું સ્તર ખુબજ ઊંચું હશે તેથી તેમાં સૌથી શરૂઆતના અભિગમોમાંનો એક CTOD હતો અને મેં કહ્યું તેમ ક્રેક ટિપ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ છે તમારે ટર્મિનોલોજી સમજવી પડશે આપણે તેને હાલ પૂરતું મુલતવી રાખીશું પરંતુ આપણે ચોક્કસપણે આ પ્રકરણના એક ભાગ તરીકે જોઈશું અને J ઇન્ટિગ્રલની ચર્ચા કરતી વખતે તમે CTOD ને ટાળી શકતા નથી તેથી તમે તેને થોડા સમય માટે ક્રેક ટિપ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ તરીકે લો અને આપણે પહેલા J ઇન્ટિગ્રલનો વિકાસ કરીશું અને પછી CTOD ઉપર પાછા આવીશું ઐતિહાસિક રીતે જો તમે જોશો તો COD અગાઉ વિકસાવવામાં આવ્યું હતું અને J ઇન્ટિગ્રલનો વિકાસ પાછળથી થયો અને તમારે એ પણ જાણવું જોઈએ કે રાઇસનું કાર્ય Rice's તમામ ફ્રેક્ચર મિકેનિક્સ લીટરેચરમાં બે સૌથી વધારે નોંધાયેલા બે પેપરમાંનું એક છે આ એટલા માટે છે કારણ કે કોન્ટ્રીબ્યુશન ખૂબ જ મૂળભૂત રહ્યું છે અને તે પેપર કયું હતું આ પેપર 1968 માં પાથ ઇન્ડીપેન્ડન્ટ ઇન્ટિગ્રલ અને નોચ અને ક્રેક્સ દ્વારા સ્ટ્રેસ કન્સેન્ટ્રેશન્સનું એપ્રોક્સીમેટ એનાલિસીસ 'A path independent integral and the approximate analysis of strain concentrations by notches and cracks' પ્રકાશિત થયું હતું આ જર્નલ ઓફ એપ્લાઇડ મિકેનિક્સમાં વોલ્યુમ 35 માં પ્રકાશિત થયું હતું આને કારણે લગભગ ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ માટે ઓછામાં ઓછો માર્ગ મોકળો થયો એન્જિનિયર તરીકે આપણે તે સ્વીકારવું પડશે આપણે ચોક્કસ સમાધાન માટે પ્રયાસ કરીશું જો તમે કોઈ ચોક્કસ સોલ્યુશન મેળવવામાં અસમર્થ હોય તો ઓછામાં ઓછું સમસ્યાનું સોલ્યુશન લાવો તેથી મેં ઉલ્લેખ કર્યો છે કે ત્યાં 2 સૌથી વધારે નોંધવામાં આવેલા પેપરો છે અને બીજું પેપર શું હતું આનાથી ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ માટે માર્ગ મોકળો થયો બીજું પેપર દેખીતી રીતે ગ્રિફિથ દ્વારા એક હતું જેણે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ માટે માર્ગ મોકળો કર્યો હતો તેમણે તેને 1921 માં ફિલોસોફિકલ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધ રોયલ સોસાયટી ઓફ લંડન પ્રકાશિત કર્યું હતું 1924 માં એક કોન્ફરન્સમાં બીજું એક પેપર પણ પ્રકાશિત થયું હતું લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ માટે આ બે પેપરોને મૂળભૂત માનવામાં આવતા હતા તમે જાણો છો કે તમે લેખક જર્નલ અને વર્ષનું નામ લખો છો તો પણ તમારે તેને શોધવાની સ્થિતિમાં હોવું જોઈએ Eshelby's line Integrals એશેલ્બીની લાઇન ઇન્ટીગ્રેલ્સ તેથી હવે આપણે જોઈશું કે J ઇન્ટિગ્રલ શું છે અને આપણે J ઇન્ટિગ્રલમાં પ્રવેશતા પહેલા આપણે ઇલાસ્ટિકતામાં જોવું પડશે કે લોકોએ ઇન્ડીપેન્ડન્ટ ઇન્ટિગ્રલ પાથ વિકસિત કર્યો છે અને જો તમે ટુ ડાયમેન્શનલ સમસ્યા લો છો તો તમે પ્લાનર પરિસ્થિતિને ધ્યાનમાં લો છો મારી પાસે પ્લેન XY છે અને તમે એક બંધ રૂપરેખા લો છો અને રૂપરેખાનો આકાર મનસ્વી હોઈ શકે છે કોઈ ચોક્કસ બિંદુએ બંધ રૂપરેખા ઉપર આપણે બાહ્ય સામાન્ય અને તે સમતલ ઉપર કામ કરતા સ્ટ્રેસીસ વેક્ટરનું નિરૂપણ કર્યું છે જે Tn તરીકે આપવામાં આવે છે તેથી બાઉન્ડરી સ્પષ્ટ કરી શકાય છે બાઉન્ડરી ઉપર આપણી પાસે ટ્રેક્શન છે કે નહીં બાઉન્ડરીના કેટલાક ભાગો ઉપર ટ્રેક્શન હોઈ શકે છે અને એશેલ્બીએ સંખ્યાબંધ રૂપરેખા ઇન્ટિગ્રલનો પરિચય આપ્યો અને તેમાંથી એકને અહીં લેવામાં આવે છે અને આ આ રીતે સ્વરૂપ લે છે તે અનિવાર્યપણે એક લાઇન ઇન્ટિગ્રલ છે જે અહીં બતાવ્યા મુજબ રૂપરેખા ઉપર લેવામાં આવી છે અને તેની બે મુખ્ય શરતો છે તમે જાણો છો કે લીટરેચરમાં તેઓએ તેને W ઇન ટુ dy તરીકે મૂક્યું છે જુઓ સામાન્ય રીતે આપણે W ને કરેલા કામ સાથે જોડીએ છીએ અને આ સિમ્બોલને બદલવું વધારે સારું છે હું તે પણ બતાવીશ પ્રથમ શબ્દ આવશ્યકપણે સ્ટ્રેન એનર્જી પર યુનિટ વોલ્યુમ આપે છે અને બીજો શબ્દ તમારી પાસે સ્ટ્રેસ વેક્ટર છે અને આ જ કામ થયું છે અને જો તમે ઇલાસ્ટિકતા તરફ ધ્યાન આપશો તો તમારી પાસે સ્ટ્રેસ એનર્જી હશે અને જે કામ કરવામાં આવશે તે તમારી સંભવિત ઊર્જા સાથે સંબંધિત હશે અને તમે અહીં ખરેખર જે જોઈ રહ્યા છો તે એ છે કે આ સંભવિત એનર્જી ક્રેકની લંબાઈના સંદર્ભમાં અલગ પાડવામાં આવે છે તેથી આપણે એનર્જી રિલીઝ રેટ તરીકે જે જોયું છે તે ઇન્ક્રિમેન્ટલ ક્રેક ગ્રોથ માટે ઉપલબ્ધ એનર્જી કેટલી છે તે એક અલગ સ્વરૂપમાં લખવામાં આવે છે જે ઘણા સરળીકરણો પછી લાઇન ઇન્ટિગ્રલ તરીકે દેખાય છે આ રીતે તમારે તેને જોવું પડશે અને જો તમે બીજા પદ ઉપર નજર નાખો તો તે સૂચક સંકેતલિપીમાં લખાયેલું છે તેથી મારી પાસે Tni મલ્ટિપ્લાય બાય ડાઉ ui ડિવાઇડેડ બાય ડાઉ x છે તેથી આ પુનરાવર્તન થશે જો તમે આઇન્સ્ટાઇન સમેશન કન્વેન્શન જુઓ જ્યારે મારી પાસે ii હોય તો આ સૂચવે છે કે આ પુનરાવર્તન થશે આપણે પ્લાનરની સ્થિતિ ઉપર વિચાર કરી રહ્યા હોવાથી તમારી પાસે પહેલો ઇન્ડેક્સ 1 અને બીજો ઇન્ડેક્સ 2 હશે તેથી આ માટે તમારી પાસે અનિવાર્યપણે 2 શરતો હશે અને જો તમે જાઓ અને ખરેખર શોધી કાઢો છો કે આ Tn શું છે તો તમને તે ચુચી ફોર્મુલામાંથી Cauchy's formula મળે છે આપણી પાસે Tn ઇક્વલ ટુ tau ij મલ્ટીપ્લાઇડ બાય ડાયરેક્શન કોસાઇન વેક્ટર n છે તેથી જો તમે ખરેખર ટુ ડાયમેન્શનલ પરિસ્થિતિ માટે આ બાજુ જુઓ તો તમારી પાસે T1n અને T2n માંના દરેક માટે 2 શરતો હશે ક્યાંક તો તમે તેને T1n અથવા TXn અને TYn તરીકે મૂકી શકો છો અને પ્રથમ ટર્મ એ ઇન્ટિગ્રલ સિગ્મા ij ડેલ્ટા એપ્સિલોન ij સિવાય બીજું કશું જ નથી આ આપણે પહેલા પણ જોઈ ચૂક્યા હતા આપણે ફરીથી તેના ઉપર એક નજર નાખીશું આ ઇન્ટિગ્રલનું અંતિમ સ્વરૂપ છે અને જો તમે બંધ રૂપરેખા લો છો તો ઇન્ટિગ્રલ 0 ઉપર જાય છે ફ્રેક્ચરની સમસ્યાઓમાં આને કેવી રીતે એપ્લાય કરવામાં આવે છે આ તે છે જે આપણે જોવાનું છે અને તે રાઇસ દ્વારા કરવામાં આવ્યું હતું મેં અગાઉ જણાવ્યું તેમ આપણે સિમ્બોલ કેપિટલ U વડે સ્ટ્રેસ એનર્જીને જોવા ટેવાયેલા હોવાથી તેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ જેમ પુસ્તકો તેને આ રીતે બતાવે છે મેં વિચાર્યું કે હું આ બંને પ્રકારના એક્સપ્રેશનઓ બતાવીશ અને આપણે આગળ વધીએ તે પહેલાં આપણે માત્ર લિનિયર ઇલાસ્ટિક સોલિડ મટેરીઅલ માટે સ્ટ્રેસ એનર્જી પર યુનિટ વોલ્યુમ નીચે મુજબ વ્યક્ત કરવામાં આવે છે તમે અનિવાર્યપણે તેને વોલ્યુમ માટે મેળવી રહ્યા છો આ વન હાફ ઓફ ઇંટીગ્રલ ઓવર ધ વોલ્યુમ સિગ્મા x એપ્સિલોન x પ્લસ સિગ્મા y એપ્સિલોન y પ્લસ સિગ્મા z એપ્સિલોન z પ્લસ ટાઉ xy ગામા xy પ્લસ ટાઉ yz ગામા yz yz પ્લસ ટાઉ xz ગામા xz મલ્ટિપ્લાઈડ બાય dV થાય છે આ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની દ્રષ્ટિએ વ્યક્ત કરવામાં આવે છે જો તમે સ્ટ્રેસ સ્ટ્રેઇન રિલેશન્સનો ઉપયોગ કરો છો તો તમે સ્ટ્રેઇન એનર્જીને માત્ર સ્ટ્રેસ કમ્પોનન્ટ્સના સંદર્ભમાં પણ વ્યક્ત કરી શકો છો J ઇન્ટિગ્રલ સ્ટ્રેસીસના કોમ્પોનન્ટ્સની દ્રષ્ટિએ સ્ટ્રેઇન એનર્જી નીચે મુજબ છે U ઇક્વલ ટુ 1 બાય 2 ઇન્ટિગ્રલ ઓવર ધ વોલ્યુમ 1 બાય E ઇનટુ સિગ્મા x સ્ક્વેર્ડ પ્લસ સિગ્મા y સ્ક્વેર્ડ પ્લસ સિગ્મા z સ્ક્વેર્ડ માઇનસ ટુ nyu ડિવાઇડેડ બાય યંગ મોડ્યુલસ Youngs modulus મલ્ટીપ્લાઇડ બાય સિગ્મા x સિગ્મા y પ્લસ સિગ્મા y સિગ્મા z પ્લસ સિગ્મા z પ્લસ સિગ્મા z સિગ્મા x પ્લસ 1 બાય G મલ્ટીપ્લાઇડ બાય ટાઉ xy સ્ક્વેર્ડ પ્લસ ટાઉ yz હોલ સ્ક્વેર્ડ પ્લસ ટાઉ zx હોલ સ્ક્વેર્ડ હોલ મલ્ટીપ્લાઇડ બાય dV છે આ એક્સપ્રેશનઓ તમે પહેલેથી જ જાણો છો અને આ માત્ર ચર્ચામાં કન્ટીન્યૂટી માટે છે જે દર્શાવવામાં આવ્યું છે અને J ઇન્ટિગ્રલ શું છે J ઇન્ટિગ્રલ ક્રેક ફેસમાંથી એકથી શરૂ થાય છે અને કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાય છે અને બીજા ક્રેક ફેસ ઉપર અટકી જાય છે અને તમારે એ પણ નોંધવું જોઈએ કે આ ક્રેક ફેસ લોડેડ નથી તે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઓબ્ઝર્વેશન છે J ઇન્ટિગ્રલ એવી સમસ્યાઓ ઉપર એપ્લાય કરવામાં આવે છે જ્યાં ક્રેક ફેસ લોડ કરવામાં આવતો નથી અને આમાં જે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે એ છે કે ઇન્ટિગ્રલ પાથ પણ ઇન્ડીપેન્ડન્ટ છે તેથી મેં આ પ્રકારનો પાથ અપનાવ્યો છે A B C અને D અને પછી E F ઉપર આવો અને પછી તેને A ઉપર બંધ કરો અને જ્યારે તમે આ પસંદ કરો છો ત્યારે આ તમારા એશેલબીનું ઇન્ટિગ્રલ Eshelbys integral છે અને એશેલબીનું પરિણામ શું કહે છે જો તમે બંધ રૂપરેખા લો છો તો આપણે જે પણ જોયું છે તે ઇન્ટિગ્રલનો સરવાળો 0 થવો જોઈએ અને હું આને જુદી જુદી રૂપરેખા તરીકે લખું છું રૂપરેખા 1 માં તમારી પાસે CD પ્લસ AF પ્લસ રૂપરેખા 2 ઉપર એક ઇન્ટિગ્રલ પ્લસ છે આપણે રૂપરેખા CD ઉપરના ઇન્ટિગ્રલ ભાગ માટે શું થાય છે તે વિશે ચોક્કસપણે ટિપ્પણી કરી શકીએ છીએ અને શરૂ કરવા માટે રૂપરેખા AF ઉપર ઇન્ટિગ્રલ છે સ્પષ્ટતા માટે ક્રેકને V પ્રકારના આકાર તરીકે દર્શાવવામાં આવે છે હકીકતમાં તે લગભગ એક લાઇન જેવું છે તેથી તેનો અર્થ એ કે Dy ટર્મ 0 હશે અને બીજું પાસું એ છે કે આ એક ફ્રી સરફેસ છે ફ્રી સરફેસ ઉપર ટ્રેક્શન 0 છે તેથી સારાંશમાં ઇન્ટિગ્રલ CD અને ઇન્ટિગ્રલ AF 0 ઉપર જશે તેના કારણો અહીં જણાવવામાં આવ્યા છે કારણ કે તે ફ્રી સરફેસ છે ટ્રેક્શન 0 છે અને તે ખૂબ જ બારીક ક્રેક છે તેથી dy ઇક્વલ ટુ 0 છે આ V આકારથી ગેરમાર્ગે દોરાશો નહીં આ ઉદાહરણ તરીકે છે તેને આ રીતે મૂકવામાં આવ્યું છે તેથી જ્યારે આ બે ઇન્ટિગ્રલ 0 ઉપર જાય છે ત્યારે આપણને ખૂબ જ રસપ્રદ પરિણામ મળે છે રૂપરેખા ઉપર ઇન્ટિગ્રલ 1 પ્લસ રૂપરેખા 2 ઉપર ઇન્ટિગ્રલ 0 ની બરાબર છે તેથી મને લાગે છે કે આ ઇક્વલ અને ઓપોઝિટ છે એક કિસ્સામાં તમે એન્ટિકલોકવાઇઝ દિશામાં જઈ રહ્યા છો બીજા કિસ્સામાં તમે એન્ટિકલોકવાઇઝ દિશામાં આવી રહ્યા છો એટલા માટે જ ત્યાં સાઇન ચેન્જ છે અને તમે શું જુઓ છો આપણે મનસ્વી રૂપરેખા લીધી રૂપરેખાએ કયો પાથ અપનાવવો જોઈએ તે અંગે આપણે કોઈ પ્રતિબંધ મૂક્યો નથી તેથી આ પુરાવો આપે છે કે જો તમે ક્રેકની સપાટીથી એક ઇન્ટિગ્રલ ભાગ લો છો અને અન્ય ક્રેક સપાટી સાથે સમાપ્ત કરો છો તો ઇન્ટિગ્રલનું મૂલ્ય તમે જે પાથ લો છો તેનાથી ઇન્ડીપેન્ડન્ટ છે તેથી J ઇન્ટિગ્રલનો પાથ ઇન્ડીપેન્ડન્ટ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિણામ છે તેનો અહીં સારાંશ છે નેગેટિવ સાઇન દર્શાવે છે કે લાઇન રૂપરેખાની દિશા અલગ છે આ પરિણામ સૂચવે છે કે ક્રેકની સમસ્યાઓમાં જો રૂપરેખા એક ક્રેક ફેસથી શરૂ થાય છે અને બીજી ક્રેક ફેસમાં સમાપ્ત થાય છે તો લાઇન ઇન્ટિગ્રલનું મેગ્નીટ્યૂડ બદલાતું નથી આપણે જોઈ ચૂક્યા છીએ કે આ ઇંટીગ્રેશન માટે તમે કઈ એક્સપ્રેશન લખો છો તે અહીં લખ્યું નથી તમારી પાસે બે શરતો છે એકમાં સ્ટ્રેઇન એનર્જીનો સમાવેશ થાય છે બીજામાં ટ્રેક્શન શામેલ છે તે આપણે પછીથી જોઈશું પરિણામ એ પણ સૂચવે છે કે J ઇન્ટિગ્રલ પાથ ઇન્ડીપેન્ડન્ટ છે લિનિયર ઇલાસ્ટિકતામાં તેનો સારી રીતે ઉપયોગ થાય છે જો તમે ખરેખર મર્યાદિત એલિમેન્ટની ગણતરી ઉપર જાઓ છો તો તેઓ આ પાથ ઇન્ડીપેન્ડન્ટતાનો ઉપયોગ કરે છે J ઇન્ટિગ્રલ શોધી કાઢે છે તેમાંથી સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરનું મૂલ્ય નક્કી કરે છે તે J ઇન્ટિગ્રલના ઉપયોગમાંનો એક છે તેથી આપણે એક સારાંશમાં જોઈશું કે J ઇન્ટિગ્રલ શું છે મારી પાસે ટુ ડાયમેન્શનલ ક્રેક બોડી છે હું એક ક્રેક ફેસમાંથી રૂપરેખા શરૂ કરું છું અને તે બીજા ક્રેક ફેસમાં સમાપ્ત થાય છે અને ક્રેક ફેસ લોડ થતા નથી અને J ઇક્વલ ટુ W ઇનટુ dy માઇનસ Tni ડાઉ ui ડિવાઇડેડ બાય ડાઉ x ઇનટુ ds છે પુસ્તકોમાં તમે આ રીતે જુઓ છો હું તમારું ધ્યાન દોરવાનું પસંદ કરીશ કે તે આ રીતે વધારે સારી રીતે લખી શકાય W ને બદલે તેને U dy માઇનસ Tni મલ્ટિપ્લાય બાય ડાઉ ui બાય ડાઉ x ઇનટુ ds તરીકે મૂકો નોંધવા લાયક મુખ્ય મુદ્દો એ છે કે એક લાઇન ઇન્ટિગ્રલ પાથ લો જે ક્રેક ટીપને એવી રીતે ઘેરી લે છે કે શરૂઆત અને અંતિમ બિંદુઓ બે ક્રેક બાજુઓ ઉપર આવેલા હોય જુઓ જો તે બંધ રૂપરેખા છે તો પછી ઇન્ટિગ્રલ મૂલ્ય 0 ઉપર જશે અહીં તે એક ક્રેક ફેસથી શરૂ થાય છે જે એન્ટિક્લોકવાઇઝ દિશામાં જાય છે ક્રેક ટિપને બંધ કરે છે અને બીજા ક્રેક ફેસમાં સમાપ્ત થાય છે પછી તેનું અમુક મર્યાદિત મૂલ્ય છે અને આ મર્યાદિત મૂલ્ય એ J નું મૂલ્ય છે અને તમે જાણો છો કે આ એક્સપ્રેશનને વધારે સારી રીતે સમજવા માટે આપણે એક જાણીતી સમસ્યા હાથ ધરવી પડશે અને એનર્જીનું મૂલ્યાંકન કરવું પડશે પછી તમે જાણી શકશો કે આ શબ્દોની આંતરક્રિયાને કેવી રીતે ઓળખવી અને રૂપરેખા કંઈ પણ હોઈ શકે છે તે મટેરીઅલની બાઉન્ડરીને પણ અનુસરી શકે છે કોઈપણ રૂપરેખા જે ક્રેક ટિપને ઘેરી લે છે તે એક ક્રેક ફેસથી શરૂ થાય છે બીજા ક્રેક ફેસમાં સમાપ્ત થાય છે એવી જ એક માત્ર જરૂરિયાત છે તેથી આપણે આગળ ગણતરી કરીએ તે પહેલાં ચાલો આપણે શબ્દોને થોડા વધારે નજીકથી જોઈએ સ્ટ્રેઇન એનર્જી ટર્મને ઇન્ટિગ્રલ સિગ્મા ij d એપ્સિલોન ij તરીકે આપવામાં આવે છે અને ટ્રેક્શન ટર્મ અહીં વિસ્તૃત કરવામાં આવી છે તેને Ti ડાઉ ui ડાઉ x તરીકે લખવામાં આવ્યું હતું હવે જ્યારે તમે તેને વિસ્તૃત કરો છો ત્યારે મારી પાસે બે શરતો Tnx ડાઉ ux ડિવાઇડેડ બાય ડાઉ x પ્લસ Tny ડાઉ uy ડિવાઇડેડ બાય ડાઉ x છે અને આમાંની દરેક શરતો તમારા ચુચી ફોર્મુલામાંથી મેળવવામાં આવશે તેથી જ્યારે તમે કોઈ સમસ્યાનો ઉકેલ લાવો છો ત્યારે તમે જાણો છો કે જથ્થો કેવી રીતે ભરવો તમે લાઇન ઇન્ટિગ્રલ ગણતરી જાણો છો તમારે તે કાળજીપૂર્વક કરવું પડશે જે બન્યું છે તે એ છે કે લોકો મર્યાદિત એલિમેન્ટની ગણતરીનો ઉપયોગ કરી રહ્યા છે ત્યાં સોફ્ટવેર ખૂબ જ સારી રીતે વિકસિત છે તમે એક પાથ ઓળખો છો અને સોફ્ટવેર J ની કિંમતની ગણતરી કરે છે અને નંબરને મંથન કરે છે તેથી ઘણી વખત વિદ્યાર્થીઓ એ પણ સમજી શકતા નથી કે J ઇન્ટિગ્રલમાં બધી શરતો શું છે તેની કાળજી સોફ્ટવેર દ્વારા લેવામાં આવે છે તે ખૂબ જ ખરાબ દૃશ્ય છે તમારે એ સમજવું પડશે કે સોફ્ટવેર કેવી રીતે ગણતરી કરે છે અને કેવા પ્રકારના એક્સપ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આપણે એક સમસ્યા લઈશું જે તમે લિનિયર ઇલાસ્ટિકતાના ભાગ રૂપે પહેલેથી જ સોલ્વ કરી લીધી છે અને તમારી પાસે અહીં જે છે તે ડબલ કેન્ટિલેવર બીમનો નમૂનો છે તમારી પાસે એક ક્રેક છે અને કેન્ટિલેવર બીમનો નમૂનો દર્શાવ્યા મુજબ લોડ P દ્વારા ખોલવામાં આવે છે જુઓ જે ક્ષણે તમે ઇલાસ્ટિકતા ઉપર આવો છો તે જ ક્ષણે તમે તેને ડિસ્ટ્રિબ્યુટેડ લોડિંગ તરીકે દર્શાવો છો તમે ખરેખર શિયર લગાવી રહ્યા છો અને જ્યારે તમે એનાલિટિકલી એનાલાઈજ કરવા માંગો છો ત્યારે આપણે ઇલાસ્ટિકતાના થિયરીમાં પહેલેથી જ જોયું છે જે જ્યારે તમારી પાસે બીમનો સમાનરૂપે વિતરિત લોડ હતો જે ફક્ત સપોર્ટેડ સપોર્ટ્સનો ઉપયોગ કરીને સપોર્ટેડ હતો ત્યારે આપણે પ્રતિક્રિયાઓને શિયર તરીકે બદલી નાખી હતી અહીં પણ આવી જ સમાન એનાલોજી કરવામાં આવી છે DCB નમૂના માટે J ઇન્ટિગ્રલ માટે એનાલિટિકલી મૂલ્યાંકન તેથી તમે આ લોડને શિયર દ્વારા બદલો તેથી આ ઇન્ટિગ્રલ ઉપરના ટ્રેક્શનનું અંગ શિયર લોડની બરાબર હશે આપણે તેવી જ રીતે વાપરવા જઈ રહ્યા છીએ તેથી તેને ધ્યાનમાં રાખીને તેને શિયર તરીકે દર્શાવવામાં આવે છે અને તમારી એક ખાસ ઊંચાઈ h છે અને આપણા તમામ એનાલિસીસ માટે આપણે બીમની લંબાઈને એક તરીકે ધ્યાનમાં લઈશું જે ક્રેક લેન્થ છે અને ગણતરી કરીશું અને આપણે પહેલેથી જ નોંધ્યું છે કે J પાથ ઇન્ડીપેન્ડન્ટ છે તેથી એક પાથ પસંદ કરો કે J ના માટે લાઇન ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન સરળતાથી કરી શકાય તેથી આપણે એક પાથ પસંદ કરીશું જ્યાં ઘણી જગ્યાએ રૂપરેખા 0 ઉપર જાય છે તેથી આપણે ફક્ત તે જ જગ્યાએ ગણતરી કરવી પડશે જ્યાં રૂપરેખા નોન જીરો હોય રૂપરેખા ઇન્ટિગ્રલ નોન જીરો છે તેથી આપણે જે લેવા જઈ રહ્યા છીએ તે એ છે કે એક પાથને ધ્યાનમાં લો જે નમૂનાની બાઉન્ડરીમાંથી એક ક્રેકની સપાટીથી બીજા ક્રેક ફેસ તરફ શરૂ થાય છે કારણ કે જો તમે બાઉન્ડરીને જુઓ છો તો તે એક ફ્રી સરફેસ છે તેથી જ્યારે તે ફ્રી સરફેસ હોય ત્યારે તમે જાણો છો કે ટ્રેક્શન 0 છે તેથી તેવી રીતે લાઇન ઇન્ટિગ્રલની તમારી ગણતરી ઘણી વધારે સરળ હશે સ્પષ્ટતા માટે પાથને બાઉન્ડરીની અંદર સહેજ લીલી રેખા તરીકે દર્શાવવામાં આવી છે તેથી તેનો એક નેટ સ્કેચ બનાવો તેથી આપણે એક પાથ અપનાવી રહ્યા છીએ જેમાં સીધી ધાર છે જેમાં ખૂણાઓ છે એ બધું માન્ય છે એકમાત્ર આવશ્યકતા એ છે કે પાથ કોન્સ્ટન્ટ હોવો જોઈએ હું કોઈ પણ અનુકૂળ પાથ પસંદ કરી શકું છું તે ક્રેક ટિપને બંધ કરી દે છે એક ક્રેક ફેસથી શરૂ થાય છે અને બીજી ક્રેક ફેસ ઉપર પૂર્ણ થાય છે જુઓ આપણે ચર્ચા ઉપર નજર કરીએ તે પહેલાં જ તમે સરળતાથી કહી શકો છો કે ફેસ CD DE અને EF ઉપર જે કંઈ પણ થાય છે તે લાઇન ઇન્ટિગ્રલ 0 ઉપર જશે આપણે માત્ર સેગમેન્ટ FH અને BC માટે જ લાઇન ઇન્ટિગ્રલની ગણતરી કરવાની છે મેં તમને પહેલેથી જ કારણ આપી દીધું છે કે તમે ફ્રી સરફેસ તરફ જોઈ રહ્યા છો આપણે તેને ઔપચારિક સ્વરૂપ આપીશું સપાટી CD DE અને EF ફ્રી સરફેસીસ છે તેથી ટ્રેક્શન 0 છે આમ બીજી ટર્મ 0 છે અને બીજી ટર્મમાં આપણે પહેલેથી જ વિસ્તૃત સ્વરૂપમાં જોયું છે કારણ કે ટ્રેક્શન શૂન્ય છે આખો શબ્દ 0 ઉપર જાય છે આ ઉપરાંત તમારે એ પણ સમજવું જોઈએ કે U પણ નેગ્લિજિબલ છે આથી J નું આમાં કોઈ યોગદાન નથી તમારી પાસે આ dy બરાબર 0 હશે તમારી પાસે અહીં સ્ટ્રેસીસનું ખૂબ જ ઓછું મૂલ્ય હશે તેથી U પણ નહિવત્ છે તેથી આપણે આપણું ધ્યાન ફક્ત સેગમેન્ટ FH અને BC ઉપર કેન્દ્રિત કરવું પડશે અને તમે જાણો છો કે તમે સોલિડ મિકેનિક્સમાં ઘણી વસ્તુઓ શીખ્યા છો જ્યારે પણ આપણને સોલિડ મિકેનિક્સની સમસ્યા હોય ત્યારે જો ત્યાં બેન્ડિંગ તેમજ શિયર હોય તો આપણે શિયરને કારણે એનર્જી કરતાં વધારે સારી રીતે બેન્ડિંગને કારણે થતી એનર્જીને ઓળખી શકીએ છીએ આપણે હંમેશાં પાતળા બીમમાં કોઈપણ શિયર અસરોની અવગણના કરીશું આપણે અહીં પણ આ જ અંદાજ લગાવીશું જ્યારે આપણે સપાટી FH અને BC ને જોવા જઈ રહ્યા છીએ ત્યારે તમારી પાસે ફક્ત શિયર હોય છે તેથી શિયરને કારણે જે પણ સ્ટ્રેઇન એનર્જી દાખલ કરવામાં આવી છે આપણે તેની અવગણના કરીશું તેથી અનિવાર્યપણે આપણે એ શોધવું પડશે કે ટ્રેક્શન ટર્મ દ્વારા J ઇન્ટિગ્રલ માટેનું યોગદાન શું છે અને જો તમે આ સપાટી ઉપર જોશો તો મારી પાસે Tnx નથી x ની દિશામાં કોઈ કોમ્પોનન્ટ નથી માત્ર y ની દિશામાં કોમ્પોનન્ટ છે તેથી આ ટ્રેક્શન શબ્દ પણ ઘટીને માત્ર Ty ડાઉ uy ડિવાઇડેડ બાય ડાઉ x થાય છે અને તમે કેન્ટિલેવરના બે ભાગ માટે આ કરો છો તેથી તમારી પાસે આ બે ગણા જેટલું છે તેથી તમારી પાસે આને બે ગણા ઇન્ટિગ્રલ 0 થી h Ty ડાઉ uy ડિવાઇડેડ બાય ડાઉ x ઇનટુ ds છે શું તમે ફક્ત યાદ કરી શકો છો કે કેન્ટિલેવરના મુક્ત છેડે ડાઉ uy બાય ડાઉ x શું છે તમે ખરેખર આને ડબલ કેન્ટિલેવરના નમૂના તરીકે જોઈ રહ્યા છો તમે બીમના તમારા ઝુકાવ વિશેના તમારા જ્ઞાનને યાદ કરો છો જ્યારે તમે બીમના ઝુકાવને જુઓ છો ત્યારે તે મુક્ત છેડે બીમના સ્લોપ સિવાય બીજું કશું જ નથી અને શું તમે મુક્ત છેડા ઉપર બીમનો સ્લોપ લખી શકો છો જો તમે છેડાના લોડ સાથે કેન્ટિલેવર માટે ટોચનું ઝુકાવ શોધવા માંગતા હોવ તો એક ખૂબ જ પ્રખ્યાત ફોર્મ્યુલા PL ક્યુબ્ડ બાય 3EI કરવામાં આવે છે જ્યાં L એ બીમની લંબાઇ છે અહીં આપણે બીમની લંબાઈને a તરીકે લઈ રહ્યા છીએ અને જો તમે સ્લોપ ઉપર નજર નાખો તો તે PL સ્ક્વેર્ડ બાય 2EI કરવામાં આવે છે જ્યારે તમે તેને આ સમસ્યા માટે અપનાવશો ત્યારે તે Pa સ્ક્વેર્ડ બાય 2EI હશે અને તે 2 અને આ 2 કેન્સલ થશે અને તમારે મોમેન્ટ ઓફ ઇનર્સ્યા લખવી પડશે તમારી થિકનેસ B તરીકે છે અને તમારી પાસે આને ઇનર્સ્યા શબ્દ તરીકે Bh ક્યુબ્ડ બાય 12 કરવામાં આવશે તેથી જ્યારે તમે આ બધાને સબસ્ટીટ્યુટમાં મૂકો છો ત્યારે આ સ્વરૂપને સરળ બનાવે છે મેં તે સ્ટેપ્સને છોડી દીધાં છે અને મેં અંતિમ એક્સપ્રેશન લખી છે તમારી પાસે આને 12 Pa સ્ક્વેર્ડ ડિવાઇડેડ બાય EBh ક્યુબ્ડ છે અને તમારી પાસે ઇન્ટિગ્રલ 0 થી h Ty ds છે અને મેં પહેલેથી જ કહ્યું છે કે P ને શિયર લોડિંગ તરીકે લખતી વખતે પણ વિવિધતાનું ઇન્ટિગ્રલ મૂલ્ય P ઉપર જવું જોઈએ તેથી તમારી પાસે આ ઇન્ટિગ્રલ 0 થી h Ty ds તરીકે છે તે 0 થી h Ty dy ઇન્ટિગ્રલની બરાબર છે તમને આને P બાય B તરીકે મળે છે અને જ્યારે તમે તેને બદલો ત્યારે તમને અંતિમ પદ JI ઇક્વલ ટુ GI ઇક્વલ ટુ 12 બાય Ea સ્ક્વેર્ડ બાય B સ્ક્વેર્ડ મલ્ટીપ્લાય બાય P સ્ક્વેર્ડ બાય h ક્યુબ્ડ મળશે તેથી આ ઉદાહરણ સાથે તમે જે શોધી કાઢો છો તે એ છે કે જો તમે લિનિયર ઇલાસ્ટિકતા તરફ જોતા હોય તો એનર્જી મુક્ત થવાનો રેટ G તરીકે ઓળખાય છે તે લાઇન ઇન્ટિગ્રલ દ્વારા મેળવવામાં આવે છે અને તમને તે J તરીકે મળ્યું તેથી લિનિયર ઇલાસ્ટિકતાના કિસ્સામાં J અને G સમાન છે અને આપણે G તથા K વચ્ચે આંતરસંબંધ પણ ધરાવીએ છીએ તેથી J અને K સંબંધિત હોઈ શકે છે આ રીતે મર્યાદિત એલિમેન્ટની ગણતરીમાં લોકો જે કરે છે તે લાઇન ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન કરે છે અને તેમાંથી સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર શોધી કાઢે છે તે J ઇન્ટિગ્રલનો ઉપયોગ છે પરંતુ તે એકમાત્ર ઉપયોગ નથી J ની ઉપયોગીતા શું છે જે ઇન્ટિગ્રલ પાથ ઇન્ડીપેન્ડન્ટતા તેનું મૂલ્ય નક્કી કરવા માટે વિવિધ તકો આપે છે કારણ કે હું એક પાથ પસંદ કરી શકું છું જેનું મૂલ્યાંકન કરવામાં મારા માટે આરામદાયક છે તેનો ઉપયોગ મર્યાદિત એલિમેન્ટ સોલ્યુશનમાંથી સ્ટ્રેસીસ ઇન્ટેન્સિટી ફેક્ટર K ના મૂલ્યાંકન માટે અને કેટલાક કિસ્સાઓ માટે એનાલિટિકલી ગણતરી માટે પણ થાય છે અને આપણે શું કર્યું છે આપણે સૌ પ્રથમ એક જાણીતી સમસ્યા માટે J નું મૂલ્યાંકન કર્યું છે જે તમે લિનિયર ઇલાસ્ટિકતામાં સોલ્વ કર્યું હતું અને આપણે જોઈએ છીએ કે J માટે આખરે તમે જે કંઈ પણ એક્સપ્રેશન મેળવો છો તે G જેવી જ છે જે એનર્જી મુક્ત થવાના રેટ સિવાય બીજું કશું જ નથી અને આપણે આગળ જોઈશું કારણ કે મને પાથ ઇન્ડીપેન્ડન્ટતા લાભ આપે છે મર્યાદિત એલિમેન્ટની ગણતરીઓમાં તેનો શું ઉપયોગ છે કારણ કે ઇન્ટિગ્રલને દૂરથી લઈ શકાય છે ક્રેક ટીપથી કંઈક અંશે દૂર કરી શકાય છે ત્યારે ક્રેક ટિપ રિજિયનમાં ફિલ્ડ માટે બોજારૂપ અને ચોક્કસ ગણતરી જરૂરી નથી જુઓ જો તમે બેન્ચ માર્કની સમસ્યા લો છો અને J ઇન્ટિગ્રલ એપ્લાય કરો છો તો તમને કોઈ ફાયદો થવાનો નથી કારણ કે બેન્ચ માર્કની સમસ્યાઓ માટે તમે ખરેખર તેને હાઈલી રિફાઇન્ડ મેશથી ભરી શકો છો ધારો કે મારી પાસે એક કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચરનું મોડેલિંગ પણ મુશ્કેલ છે અને જીઓમેટ્રીમાં વિવિધતા માટે તમારે ઘણા એલિમેન્ટ્સની જરૂર છે જો તમે ક્રેક ટિપની નજીક ચોક્કસ જાળીને સેવ કરો છો તો તમારી પાસે ખુબજ સેવિંગ છે તમારે તેને તે દ્રષ્ટિકોણથી જોવું પડશે વ્યવહારિક સમસ્યાઓમાં જો તમે ક્રેક ટિપની નજીક ખૂબ જ ચોક્કસ એનાલિસીસને દૂર કરી શકો છો અને હજી સુધી ક્રેક ટીપ પેરામીટર્સ શોધવા માટે J ઉપયોગી છે અને તેનો જ સારાંશ અહીં આપવામાં આવ્યો છે ક્રેક ટિપની નજીક હાઈલી રિફાઇન્ડ મેશની જરૂરિયાત જરૂરી ન પણ હોઈ શકે તેથી તમે વ્યવહારુ સમસ્યાઓ સોલ્વ કરવાનો પ્રયાસ કરી શકો છો જ્યારે તમારી પાસે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર K ની ગણતરી કરવા માટે તમને J નો ફાયદો હોય છે તમે જાણો છો આપણે કહીએ છીએ કે તે પાથ ઇન્ડીપેન્ડન્ટ છે શું હંમેશાં એવું જ હોય છે તમારી પાસે J ના પાથ અવલંબન છે જો ક્રેક ફેસ લોડ કરવામાં આવ્યા હોય અથવા ક્રેક કર્વવાળી હોય તો તે થાય છે J સામાન્ય પાથ આધારિત છે તેથી આ અપવાદોને બાદ કરતાં તમે શોધી શકો છો કે J ઉપયોગી છે અને સાવધાની પણ આપવામાં આવે છે જુઓ મર્યાદિત એલિમેન્ટની ગણતરીના કિસ્સામાં તમે અનુકૂળ પાથ લો છો અને પછી J ના મૂલ્યનું મૂલ્યાંકન કરો છો તમારે ધ્યાનમાં રાખવું પડશે ન્યુમેરિકલ મોડેલની વધેલી ઇનર્સ્યા ફ્રેક્ચર પેરામીટર્સને ઓછો આંકવા તરફ દોરી ન જાય તેની ખાતરી કરવા માટે હજી પણ કાળજી લેવી આવશ્યક છે તેથી લોકો ઘટાડેલી ઇંટીગ્રેશન તકનીક કરશે તેઓ તેનું સંયોજન કરશે તેઓ ક્રેક ટીપથી દૂર ગૌસ પોઇન્ટ્સમાંથી પસાર થશે તેથી કેટલીક ભલામણો છે જે તમારે મર્યાદિત એલિમેન્ટ સોલ્યુશન ડેવલપર પાસેથી અનુસરવી પડશે અને તેના આધારે તમારે J નું મૂલ્યાંકન કરવું પડશે તે ચોક્કસપણે તમને પાથની ઇન્ડીપેન્ડન્ટતા તમારા પસંદ કરેલા પાથને પસંદ કરવાની ઇન્ડીપેન્ડન્ટતાને કારણે પ્રદાન કરે છે પરંતુ તમે એમ્પ્લોય કરો છો તે એકીકરણ યોજના પણ જુઓ જેથી મર્યાદિત એલિમેન્ટના અંદાજો તમારી ફ્રેક્ચર ગણતરીઓને અસર કરતા નથી J નું ગ્રાફિકલ અર્થઘટન અને હવે તમે જાણો છો આપણે લિનિયર ઇલાસ્ટિકતામાં J બરાબર G ને જોયું છે અને આપણે J ના ગ્રાફિકલ અર્થઘટન ઉપર પણ એક નજર નાખીશું આપણે જાણીએ છીએ કે લિનિયર ઇલાસ્ટિકતામાં G શું છે મારી પાસે ક્રેક લંબાઈ a સાથેનો એક નમૂનો છે ક્રેક લંબાઈ સાથેનો બીજો નમૂનો પ્લસ ડેલ્ટા a છે જે શેડ કરેલો ભાગ છે તે ક્રેકને વધવા માટે એનર્જીની ઉપલબ્ધતા છે અને આને તમે G તરીકે પણ ઓળખાવો છો જે J ની બરાબર છે અને આપણે કોન્સ્ટન્ટ ડિસ્પ્લેસમેંટ અને કોન્સ્ટન્ટ લોડ તરફ ધ્યાન આપ્યું છે અને આપણે એવી પણ દલીલ કરી છે કે તે કોન્સ્ટન્ટ ડિસ્પ્લેસમેંટ છે કે કોન્સ્ટન્ટ લોડ છે જ્યારે ક્રેક ગ્રોથનું ઇન્ક્રિમેન્ટલ મૂલ્ય શક્ય તેટલું નાનું હોય ત્યારે એનર્જીની ઉપલબ્ધતા મર્યાદામાં સમાન હોય છે અહીં તે કોન્સ્ટન્ટ ડિસ્પ્લેસમેંટ માટે દર્શાવવામાં આવ્યું છે તેથી આ G નું એનર્જી અર્થઘટન છે જે લિનિયર ઇલાસ્ટિક સોલિડ માટે J જેવું જ છે તમે નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ માટે આને વિસ્તૃત કરી શકો છો અહિંયા ફોર્સ ડિસ્પ્લેસમેંટ સંબંધ લિનિયર હોતો નથી તે આ રીતે નોન લિનિયર છે અને ક્રેક થોડી માત્રામાં ડેલ્ટા a દ્વારા વિસ્તરે છે અને આ શેડેડ વિસ્તારનું અર્થઘટન J તરીકે કરી શકાય છે તેથી J નો ફાયદો એ છે કે તે નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ મટેરીઅલ માટે પણ એપ્લાય થાય છે હું હજી પણ આ લાઇન ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન કરી શકું છું અને પછી કહો કે આ બીજું કશું જ નહીં પણ 2 નવી સપાટીઓની રચના માટે એનર્જીની ઉપલબ્ધતા છે તમને લિનિયર ઇલાસ્ટિસિટીના કિસ્સામાં G ઇક્વલ ટુ પોટેંશિયલ એનર્જી ડિવાઇડેડ બાય da મળ્યું છે નોન લિનિયર ઇલાસ્ટિકતામાં ક્રેકની ગ્રોથના સંદર્ભમાં સંભવિત એનર્જીના તફાવત તરીકે J નું સમાન અર્થઘટન શક્ય છે અને તમારી પાસે આ J છે આ માઇનસ ઇન્ટિગ્રલ 0 ટુ ડેલ્ટા ડાઉ P બાય ડાઉ a ઇનટુ d ડેલ્ટા આપે છે ઇલાસ્ટો પ્લાસ્ટિક એનાલિસીસમાં સ્ટ્રેઇનના ઇતિહાસનું મહત્વ જુઓ હવે મેં લિનિયર ઇલાસ્ટિકતામાંથી જે પ્રશ્ન ઉઠાવ્યો હતો તે આપણે નોન લિનિયર ઇલાસ્ટિકતા તરફ જઈ શકીએ છીએ અને J ઉપયોગી છે પરંતુ J નો ઉપયોગ ઓછામાં ઓછા આશરે ઇલાસ્ટો પ્લાસ્ટિક એનાલિસીસ માટે પણ થાય છે તેથી આપણે સમજવું પડશે કે નોન લિનિયર ઇલાસ્ટિકતા અને ઇલાસ્ટો પ્લાસ્ટિક વર્તણૂક વચ્ચે શું તફાવત છે તમે ફક્ત આ એનિમેશનને કાળજીપૂર્વક જુઓ મારી પાસે આ સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ છે અને આ નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ માટે દર્શાવવામાં આવ્યું છે અને આના સુધી કોઈ સમસ્યા નથી જ્યારે મારી પાસે a હોય ત્યારે આ ભાગ લિનિયર ઇલાસ્ટિક હોય છે અને આ ભાગ નોન લિનિયર ઇલાસ્ટિક હોય છે ધારો કે હું અનલોડ કરું છું તો જો તે નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ હોય તો શું થશે અનલોડિંગ પાથ એ જ રીતે ટ્રેસ કરશે લિનિયર ઇલાસ્ટિકતામાં તે સ્ટ્રેટ લાઇનમાં ઉપર અને નીચે જશે નોન લિનિયર ઇલાસ્ટિકતામાં તમે કર્વને અનુસરશો ધારો કે હું ઈલાસ્ટો પ્લાસ્ટિકની વર્તણૂક તરફ જાઉં છું ઇલાસ્ટિક રિજિયનથી હું પ્લાસ્ટિકના રિજિયનમાં ગયો છું જ્યારે હું અનલોડ કરું છું ત્યારે અનલોડિંગ પાથ જુદો હોય છે તે લોડિંગ પાથ જેવું જ નથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે જે તમારે ધ્યાનમાં રાખવી પડશે અને તેની અસર શું છે જ્યારે મારી પાસે નોન લિનિયર ઇલાસ્ટિક કર્વ હોય છે ત્યારે સ્ટ્રેઇનના દરેક મૂલ્ય માટે તમારી પાસે સ્ટ્રેસનું ફક્ત એક જ મૂલ્ય હોય છે જરા પણ મુશ્કેલી નથી પડતી હવે હું અનલોડ કરું છું તે પ્લાસ્ટિકની સ્થિતિમાં પહોંચી ગયું છે અને હું અનલોડ કરું છું અનલોડિંગ પાથ અલગ છે અને તેની અસર શું છે ધારો કે હું સ્ટ્રેસનું મૂલ્ય લઉં છું તો બે સ્ટ્રેસ મૂલ્યો શક્ય છે તમે જાણો છો કે આ એક અત્યંત મહત્ત્વનું ઓબ્ઝર્વેશન છે અને અહીંથી કોમ્પ્લેક્સિટી આવે છે જ્યારે તમે પ્લાસ્ટિક એનાલિસીસ માટે જવા માંગો છો જ્યાં સુધી તમે લોડિંગ ઇતિહાસ ઉપર નજર નહીં રાખો ત્યારે તમે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વચ્ચેનો સંબંધ શોધી શકશો નહીં તમારે લોડિંગ ઇતિહાસનો ટ્રેક રાખવો પડશે હું લોડેડ પાથમાં છું જ્યારે હું અનલોડેડ પાથમાં હોઉં છું તે જ સ્ટ્રેઇન મૂલ્ય માટે એક અલગ સ્ટ્રેસ હોય છે અને તેનો જ સારાંશ અહીં આપવામાં આવ્યો છે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ઇલાસ્ટોમાં પ્લાસ્ટિકમાં લોડિંગ અને અનલોડિંગ પાથ અલગ છે એક સ્ટ્રેઇન મૂલ્ય માટે બે સ્ટ્રેસ મૂલ્યો અસ્તિત્વમાં છે તેથી તમારે લોડિંગ ઇતિહાસ ઉપર નજર રાખવી પડશે તેથી જ્યારે તમે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ માટે J ઇન્ટિગ્રલને વિસ્તૃત કરવા માંગતા હોવ ત્યારે આ તે સ્થાન છે જ્યાં તમારા બધા અંદાજો આવે છે નોન લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ માટે J એ G જેવો જ છે તમે આ એનર્જીનું અર્થઘટન પણ કરી શકો છો અને સિસ્ટમ રૂઢિચુસ્ત છે જે ક્ષણે તમે પ્લાસ્ટિસિટી ઉપર જાઓ છો તે જ ક્ષણે સિસ્ટમ રૂઢિચુસ્ત નથી હોતી કેટલીક એનર્જી વેડફાઈ જાય છે તમે જે પણ ગ્રાફિકલ અર્થઘટન જોયું હોય તે બધી એનર્જી ક્રેક એક્સ્ટેંશન માટે ઉપલબ્ધ નહીં હોય કેટલીક એનર્જી પ્લાસ્ટિકની ડિફોર્મેશનમાં વેડફાઈ જાય છે EPFM માં NLEFM નું વિસ્તરણ તેથી લોકોએ કોઈક પ્રકારનો અંદાજ લાવવો પડશે ચાલો આપણે જોઈએ કે લોકો કયા અંદાજની વાત કરે છે તેથી આપણે નોન લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સથી ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં આગળ વધવા માંગીએ છીએ અને આ વિસ્તરણ પ્લાસ્ટિસિટીની ડિફોર્મેશન થિયરી ઉપર આધારિત છે અને આપણે જોયું છે કે અનલોડિંગ સમસ્યા પેદા કરે છે તેથી તમે કહો છો કે જો કોઈ અનલોડિંગ થવાની મંજૂરી ન હોય તો ઇલાસ્ટોપ્લાસ્ટિક મટેરીઅલ અને નોન લિનિયર ઇલાસ્ટિક મટેરીઅલની વર્તણૂક બહારના નિરીક્ષક માટે અલગ પાડી શકાતી નથી જ્યારે આપણે જોયું હતું કે નોન લિનિયર ઇલાસ્ટિક હોવ ત્યારે લોડિંગ અને અનલોડિંગ પાથ સમાન હોય છે પરંતુ જો ઇલાસ્ટો પ્લાસ્ટિક મટિરિયલમાં અનલોડિંગની મંજૂરી આપવામાં આવે છે તો અનલોડિંગ પાથ અલગ છે તેથી હવે તમે અનલોડિંગની મંજૂરી આપશો નહીં બાહ્ય નિરીક્ષક માટે તે સમાન રહેશે તેનો અર્થ એ છે કે ડિફોર્મેશનનું કોઈપણ બાહ્ય માપ નોન લિનિયર ઇલાસ્ટિક મટેરીઅલ તેમજ ઇલાસ્ટો પ્લાસ્ટિક મટેરીઅલમાં સમાન હશે પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે બંને મટેરીઅલની અંદર ચાલતી પદ્ધતિઓ સ્પષ્ટપણે અલગ છે પણ બાહ્ય રીતે તેમાં કોઈ તફાવત નથી તેથી આ તે છે જેનો તમે લાભ લો છો જ્યારે તમે અનલોડિંગ કરો છો ત્યારે તમને સમસ્યા થાય છે તેથી તમે ખાતરી કરો કે ત્યાં કોઈ અનલોડિંગ થતું નથી જેની આપણે તપાસ કરવી પડશે પછી ભલે તે વ્યવહારિક અભિગમ હોય કઈ પરિસ્થિતિઓમાં અનલોડિંગ ન થઈ શકે તો તમારે J નો ઉપયોગ કરવાની કઈ રીત છે આ બધા મુદ્દાઓ છે જે આપણે જોવાના છે અને અનલોડિંગ ન થાય તે માટે અથવા જો તમે NLEFM ના કન્સેપ્ટ્સને થી EPFM સુધી વિસ્તૃત કરવા માંગતા હોવ તો ડિફોર્મેશન આગળ વધતાં સ્ટ્રેસના કોમ્પોનન્ટ્સ નિશ્ચિત પ્રમાણમાં જ રહેવા જોઈએ તેને પ્રમાણસર લોડિંગ કહે છે તે આપણે વિગતવાર જોઈશું તેથી તમામ ફ્રેક્ચર મિકેનિક્સ લીટરેચરમાં તમને એક ટર્મિનોલોજીના પ્રમાણસર લોડિંગ જોવા મળશે જ્યારે તમે EPFM સંબંધિત ખ્યાલોની ચર્ચા કરી રહ્યાં હોવ ત્યારે અને પ્રમાણસર લોડિંગ એટલે શું મને લાગે છે કે આપણે પ્રમાણસર લોડિંગ ઉપર જઈએ તે પહેલાં આપણે વાજબી ઠેરવવું પડશે આપણે શા માટે પ્રમાણસર લોડિંગ માટે જવા માંગીએ છીએ પ્લાસ્ટિસિટી થિયરીમાં તમારી પાસે બે પાસાં છે એક પ્લાસ્ટિસિટીની ડિફોર્મેશન થિયરી છે અને બીજો એક પ્લાસ્ટિસિટીનો ઇન્ક્રિમેન્ટલ થિયરી છે પ્લાસ્ટિસિટીની ડિફોર્મેશન થિયરીને હેન્ડલ કરવું સરળ છે કારણ કે મેથમેટિક્સ વધારે સરળ છે જ્યારે પ્લાસ્ટિસિટીનો ઇન્ક્રિમેન્ટલ થિયરી ખૂબ કોમ્પ્લેક્સ અને ખૂબ જ મેથમેટિક્સ સામેલ છે અને તમે અહીં જે શોધી કાઢો છો તે એ છે કે પ્લાસ્ટિસિટીની ડિફોર્મેશન થિયરી ઉપર આધારિત કોઈ પણ સોલ્યુશન સપ્રમાણ લોડિંગ હેઠળ પ્લાસ્ટિસિટીના ઇન્ક્રીમેન્ટલ અથવા ફ્લો થિયરી ઉપર આધારિત સોલ્યુશન સાથે બરાબર મેળ ખાય છે તેથી આપણે એક વાજબીપણું રાખવા માંગીએ છીએ આપણે પહેલેથી જ જોયું છે કે EPFM માટે સખત રીતે પ્લાસ્ટિસિટી થિયરીનો ઉપયોગ કરવો ખૂબ જ પડકારજનક બનશે તેથી આપણે એપ્રોક્સીમેટ અભિગમ માટે આગળ વધવાની જરૂર છે તેથી પ્લાસ્ટિસિટી એનાલિસીસમાં પણ તમે પ્લાસ્ટિસિટીની ડિફોર્મેશન થિયરી અને પ્લાસ્ટિસિટીના ઇન્ક્રીમેન્ટલ થિયરી દ્વારા કરી શકો છો આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિસિટીની ડિફોર્મેશન થિયરી મેથમેટિકલી સરળ છે અને જ્યારે તમારી પાસે પ્રમાણસર લોડિંગ હોય ત્યારે આ એપ્લાય થાય છે અને આપણે આડકતરી રીતે એ પણ જોયું છે કે જો તમે અનલોડિંગ કરવાનું ટાળો છો તો તમે નોન લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સની કન્સેપ્ટને ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં વિસ્તૃત કરી શકો છો તો વાર્તા આ રીતે જ ચાલે છે અને પ્રમાણસર લોડિંગ હેઠળ સ્ટ્રેસીસ કોમ્પોનન્ટ્સ એક બીજાના નિશ્ચિત પ્રમાણમાં બદલાય છે જેના માટે પ્લાસ્ટિક ઝોનના કોઈપણ તબક્કે અનલોડિંગની મંજૂરી નથી તે એક મુખ્ય મુદ્દો છે આપણે જોઈ ચૂક્યા છીએ કે જ્યારે તમે અનલોડિંગ કરો છો ત્યારે કેવા પ્રકારની કોમ્પ્લેક્સિટી હોય છે તેથી પ્રમાણસર લોડિંગમાં તમે ખાતરી કરો છો કે અનલોડિંગની મંજૂરી નથી અને આ પણ તમારે તેને તમારા મગજના પાછળના ભાગમાં રાખવું પડશે પ્રમાણસર લોડિંગની સ્થિતિ વ્યવહારમાં સખત રીતે સંતુષ્ટ નથી એન્જિનિયર્સ તરીકે આપણે સમસ્યાનો સંપર્ક કરીએ છીએ આપણે ઓછામાં ઓછું એક એપ્રોક્સીમેટ સમાધાન ઇચ્છીએ છીએ તેથી આપણે આ રીતે આગળ વધવા માંગીએ છીએ અને તમારી પાસે વાજબીપણું છે પ્રમાણસર લોડીંગ તમે જાણો છો કે મધ્યવર્તી મજબૂતાઈ ધરાવતી ધાતુઓમાં જે ક્રેકની શરૂઆતથી આગળ નોંધપાત્ર પ્લાસ્ટિકની ડિફોર્મેશનનો સામનો કરી શકે છે જ્યારે ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ક્રેક ગ્રોથ દર્શાવે છે લગભગ પ્રમાણસર લોડિંગ થાય છે જે ક્ષણે ક્રેક વધે છે તે અનલોડિંગ થાય છે કારણ કે તમારી પાસે બે ફ્રી સરફેસીસની રચના છે માટે જ્યારે તમારી પાસે બે ફ્રી સરફેસીસ હોય ત્યારે સ્ટ્રેસનું પુનઃવિતરણ કરવું પડે છે અને તમે અહીં જે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો તે એ છે કે કેટલાક મટેરીઅલ તેઓ નોંધપાત્ર પ્લાસ્ટિક ડિફોર્મેશનનો સામનો કરી શકે છે તેથી અનિવાર્યપણે ત્યાં કોઈ નોંધપાત્ર ક્રેક ગ્રોથ નથી તેથી લગભગ પ્રમાણસર લોડિંગ શક્ય છે આ રીતે જ આપણી પાસે અંદાજ છે અને આ બાબત ઉપર ફરીથી લોડ મૂકવામાં આવે છે પ્રમાણસર લોડિંગ એ પ્લાસ્ટિસિટીના ઇન્ક્રિમેન્ટલ અને ડિફોર્મેશન થિયરી સાથે સંમત થવા માટે પૂરતી શરત છે રિલેટીવ મેથમેટિકલ સરળતાને કારણે ઘણા કિસ્સાઓમાં ડિફોર્મેશન થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જુઓ આપણે જે જોવા માંગીએ છીએ તે એ છે કે આપણે ઘટનાઓને પકડવા માટે મેથમેટિક્સને શક્ય તેટલું સરળ હોવા છતાં વ્યાપક બનાવવા માંગીએ છીએ એટલે આપણે અનિવાર્યપણે એક અંદાજ કાઢવો પડશે તમે જોઈ શકો છો કે અમુક મટેરીઅલમાં તમારી પાસે પ્લાસ્ટિકની વધારે ડિફોર્મેશન હશે અને ખૂબ જ ઓછી ક્રેક ગ્રોથ થશે પછી આ એપ્લાય થાય છે અને અહીં તમારી પાસે ટર્મિનોલોજીના પ્રમાણસર લોડિંગ ઉપર થોડું વધારે વિસ્તરણ છે જેનો અર્થ એ છે કે સંખ્યાબંધ સ્થિર સમસ્યાઓમાં ક્રેક વધી રહી નથી એક જ મોનોટોનીકલી એપ્લાય લોડ હેઠળ લોડિંગ સ્થિતિ પ્રમાણસરતાની નજીક હોય છે આનો અર્થ એ છે કે સ્ટ્રેઇન અને સ્ટ્રેસના કોમ્પોનન્ટ્સ મોનોટોનીકલી અને દરેક મટેરીઅલ બિંદુએ ફિક્સ્ડ રેશિયોથી વધારવામાં આવે છે અને આ રીતે તમે તમારા અંદાજને યોગ્ય ઠેરવો છો મર્યાદિત એલિમેન્ટ્સ જેવી ન્યુમેરિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંખ્યાબંધ અભ્યાસોએ આ દરખાસ્તને ટેકો આપ્યો છે જુઓ તમારે પ્રમાણસર લોડિંગ માટે આખું ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ જોવું પડશે આ રીતે તમે ઓછામાં ઓછા આશરે J ની ઉપયોગિતાને યોગ્ય ઠેરવો છો જે તમારે યાદ રાખવાનું છે તે ચોક્કસ રજૂઆત નથી અંદાજીત ઉકેલ પૂરતો સારો છે જ્યાં સુધી હું એન્જીનિયરિંગ સમસ્યાઓ સોલ્વ કરવા માટે સક્ષમ છું ત્યાં સુધી અંદાજો પણ આવકાર્ય છે તમારે તેને ચપટી મીઠા સાથે લેવું પડશે સામાન્ય રીતે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર વર્તણૂકમાં સ્થિર ક્રેક ગ્રોથ જોવા મળે છે અને મેં કહ્યું છે કે જો ક્રેક ગ્રોથ થાય છે તો અનલોડિંગ થાય છે તેથી તમારે એ શોધવું પડશે કે તમે J ના ખ્યાલોને કેટલી હદે એપ્લાય કરી શકો છો તેથી આપણે જે કરવા માંગીએ છીએ તે એ છે કે વ્યવહારિક એપ્લિકેશન્સ માટે EPFM નું ધ્યાન ક્રેક ગ્રોથની શરૂઆતનું વર્ણન કરવાની ક્ષમતા સુધી મર્યાદિત છે અને વાસ્તવિક ક્રેક ગ્રોથની મર્યાદિત માત્રાને પણ નિયંત્રિત કરે છે જ્યાં સુધી તમે શરૂઆતની આગાહી કરવા માટે સમર્થ છો ત્યાં સુધી તમે ખુશ છો તમને આગળ ભણવામાં રસ નથી તમે સંભવત આશરે કેટલાક ક્રેક ગ્રોથ એનાલિસીસ કરી શકો છો જો ક્રેક ગ્રોથ થાય છે તો તમને કોઈ સમસ્યા છે અનલોડિંગ થાય છે તો આ અંદાજો માન્ય રહેશે નહીં અને EPFM માં ધણા કન્સેપ્ટ્સ વિકસાવવામાં આવે છે વિકસિત થયેલા ધણા કન્સેપ્ટ્સમાંથી બેને સામાન્ય સ્વીકૃતિ મળી છે તે J ઇન્ટિગ્રલ અને CTOD અથવા COD છે તેથી આ ક્લાસમાં આપણે J ઇન્ટિગ્રલ તરફ જોયું છે આપણે તેનો ઇન્ડીપેન્ડન્ટતાનો પાથ જોયો છે અને મેં કહ્યું હતું કે મર્યાદિત એલિમેન્ટના સોલ્યુશનમાંથી સ્ટ્રેસ ઇન્ટેન્સિટીના ફેક્ટરની ગણતરી કરવા માટે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં આ પાથ ઇન્ડીપેન્ડન્ટતાનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે J નું ગ્રાફિકલ અર્થઘટન પણ જોયું લિનિયર ઇલાસ્ટિક સોલિડ મટેરીઅલની જેમ નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ મટેરીઅલમાં J એ બે નવી ક્રેક સપાટીઓની રચના માટે એનર્જીની ઉપલબ્ધતા જેટલી જ હોય છે પછી આપણે જોયું કે ઇલાસ્ટો પ્લાસ્ટિક મટેરીઅલની વર્તણૂક શું છે જે ક્ષણે અનલોડિંગ થાય છે તે જ ક્ષણે અમને એક જ સ્ટ્રેઇન મૂલ્ય માટે જાણવા મળ્યું છે કે ત્યાં બે સ્ટ્રેસ મૂલ્યો હોઈ શકે છે અને તમારે લોડિંગ ઇતિહાસનો ટ્રેક રાખવાની જરૂર છે આ એક પડકારજનક પાસું છે પરંતુ આપણે આપણા જ્ઞાનને નોન લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સથી ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ સુધી વિસ્તૃત કરવા માંગીએ છીએ તેથી જ્યાં સુધી કોઈ અનલોડિંગ ન થાય ત્યાં સુધી તમે અંદાજ લાવીને ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં ક્રેકની શરૂઆતને નિયંત્રિત કરવા માટે ઓછામાં ઓછા લગભગ લગભગ J ના ખ્યાલોને વિસ્તૃત કરી શકો છો આપણે આ ક્લાસમાં J નું એનર્જી અર્થઘટન જોયું છે આપણે આગામી ક્લાસમાં J ને સ્ટ્રેસના પેરામીટર તરીકે જોશું અને આપણે CTOD ના રુડિમેન્ટ્સ પણ જોઇશું